બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે હું આઇઆઇટી ખડગપુર મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ નો પ્રાધ્યાપક રાજારામ લકારાજુ છું અમે મોડ્યુલ નંબર 2 લેક્ચર નંબર 11 માં છીએ ખાસ કરીને શંકુ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તેથી સૌ પ્રથમ ચાલો જોઈએ કે શંકુ વિભાગ શું છે ચાલો આપણે એક રાઈટ સરક્યુલર શંકુ right circular cone રાઈટ સરક્યુલર કોન રાઈટ સરક્યુલર શંકુ લઈએ જો આપણે સર્વોચ્ચ બિંદુથી કોઈ રેખા દોરી એ તો તે આધારને કાટખૂણે રેખા બનાવે છે ચાલો તે દોરીએ તેથી જો હું શંકુ લઈ રહ્યો છું તેથી સામાન્ય રીતે દોરવાની પ્રથામાં ઓબ્જેક્ટ ની પાછળ ની કોઈપણ વસ્તુ જે સીધી રીતે દેખાતી નથી અમે તેને ડૅશ રેખા દ્વારા બતાવીએ છીએ તેથી એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું આ એક પ્રમાણભૂત પરંપરા છે આ વાક્ય જો આપણે શંકુ ને સામેના દૃષ્ટિકોણથી જોઈએ છીએ તો આ દૃશ્યમાન છે અને જો તે અપારદર્શક ઓબ્જેક્ટ નો હોય તો આ દેખાઈ નહીં શકે જો તે પારદર્શક છે તો તે દૃશ્યમાન હશે તે કિસ્સામાં અમે તેને ડેશ રેખા દ્વારા બતાવીશું તેથી કોઈપણ અદ્રશ્ય પ્રકારની વસ્તુઓ અને ઓબ્જેક્ટ હાજર છે અમે તેને ડેશે રેખા દ્વારા બતાવીએ છીએ અને આ સર્વોચ્ચ બિંદુ છે સર્વોચ્ચ બિંદુ માંથી જો આપણે કાટખૂણે રેખા દોરી રહ્યા હોઈએ અને સામાન્ય રીતે મધ્ય રેખા ઓ આપણે ડેશ ડોટ દ્વારા રજૂ કરીએ છીએ તેથી આ આધાર સાથે તે કાટખૂણે બનાવે છે તેનો અર્થ એ કે તે 90 ડિગ્રી છે આ પ્રકારના શંકુઓ ને રાઈટ સરક્યુલર શંકુ right circular cone રાઈટ સરક્યુલર કોન કહેવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં શંકુ નોન રાઈટ સરક્યુલર શંકુ હોઈ શકે છે તેનો અર્થ એ કે ચાલો આપણે વર્તુળ દોરી એ તમારો શંકુ નો આધાર તે રીતે હોઈ શકે તેથી આ એક જો સર્વોચ્ચ બિંદુ થી વર્તુળ ની મધ્યમાં બધી રીતે જો આપણે તેને જોડાતા હોઈએ તો તે 90 ડિગ્રી ન હોઈ શકે તે ખૂણો આલ્ફા બનાવે છે આ પ્રકારના શંકુઓ ને રાઈટ સરક્યુલર શંકુ right circular cone રાઈટ સરક્યુલર કોન કહેવામાં આવે છે અને આને સામાન્ય રીતે શંકુ તરીકે નામ આપવામાં આવે છે ચાલો આપણે પ્લેન plane સપાટી લઈએ તે શંકુ માંથી પસાર થતી છરી જેવું છે આપણે તે વિભાગમાં શંકુ કાપી શકીએ છીએ તેથી આડી દિશામાં શંકુ ને કાપીને કોઈ તેને બનાવી શકે છે એ જ રીતે કોઈપણ શંકુ ને દૂર આડા સ્થાનથી ક્યાંક કાપી શકીએ છીએ તેનો અર્થ એ છે કે એક ઢોળાવ નો ખૂણો આલ્ફા બનાવે છે તે પણ આપણે ખરેખર કાપી શકીએ છીએ બંને કિસ્સાઓ માં જો આપણે ઉપરના ભાગને દૂર કરી રહ્યા છીએ તો અમને એક અલગ પ્રકાર નાં કર્વ મળશે ઉદાહરણ તરીકે તેન શંકુ માટે રાઈટ સરક્યુલર શંકુ right circular cone રાઈટ સરક્યુલર કોન જો આપણે કટ વિભાગ બનાવી રહ્યા છીએ તો સામાન્ય રીતે કટ વિભાગો બતાવવામાં આવે છે જો આપણે કાપવા જેવું કંઇક બનાવતા હોઈએ છીએ અથવા જે કંઇ પણ તો અમે તેને લાંબી જાડી ડૅશ લાંબી અને જાડી ડૅશ વાળી રેખા દ્વારા બતાવીએ છીએ તે સંકેત આપે છે કે કદાચ ત્યાં કોઈ વિભાગ હોઈ શકે સામાન્ય રીતે તે સમાપ્ત થાય છે અમે તેને X x ચિહ્ન જેવું કંઈક બતાવીએ છીએ તેનો અર્થ એ કે તે એક પ્રકારની પ્લેન plane સપાટી છે જે આપણે તેને કાપીને વિભાગને કાપીને તે દૃશ્ય બતાવીશું તેથી જો આપણે ઉપર થી બધી રીતે કોઈ દૃશ્ય જોઈ રહ્યા છીએ કોઈપણ કટ વિભાગો વિના શંકુ કદાચ તે વર્તુળ જેવું દેખાશે આપણે જેને કહીએ છીએ તે પ્રકાર ના આ પ્રકારના દૃશ્યો ઉપરની તરફથી આપણે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને આપણે ટોપ વ્યુ કહીએ છીએ આ વિભાગો ના પાછળના ભાગમાં અને આ મુદ્દા વિશે આપણે વધુ શીખીશું એક ટિપ જે આપણે જોઈશું તે આ કંઈક છે જેને આપણે ફ્રન્ટ વ્યુ front view સામેનો વ્યુ કહીએ છીએ અમે તેને જોઈ રહ્યા છીએ અને જો આપણે ઉપરથી શંકુ ને જોઈ રહ્યા છીએ તો તે વર્તુળ જેવું લાગે છે તેથી ચાલો આપણે x x નો વિભાગ લઈએ તેને કાપી નાખો આ ટોચનો ભાગ કાપો જેથી જો આપણે તે ટોચનો ભાગ કા દુર કરીએ છીએ તો કદાચ આ ભાગ આપણે તેને x x વિભાગ દ્વારા કાપી નાખ્યો છે અને બાકીનો ભાગ કદાચ તેને ત્યાં રાખ્યો છે તેથી જો આપણે ફરીથી આ શંકુ માટે ઉપરના દ્રષ્ટિકોણથી વ્યુથી view જોઈએ છીએ તો આ ભાગ આપણે તેને વર્તુળ ની જેમ જોશું તેથી ભાગ કાપી તેથી સામાન્ય રીતે અમે તેને હેશ રેખા દ્વારા બતાવીએ છીએ અને આ નોન કટ વિભાગ છે પરંતુ સામગ્રી હાજર છે તેથી ફરી એક મોટું વર્તુળ આપણે જોશું તેથી આ સમગ્ર આધાર વર્તુળ એક વર્તુળ આપણે જોઈશું અને કટ વિભાગ અમે તે ભાગ કાપી નાખ્યો તેથી હેશ રેખા દ્વારા આપણે તેને વર્તુળ તરીકે જોઈશું તેથી રાઈટ સરક્યુલર શંકુ right circular cone રાઈટ સરક્યુલર કોન માટે કોઈપણ આડી પ્લેન plane સપાટી થી તેને કાપી રહ્યા હોય તો આપણે તેને અહીં વર્તુળ તરીકે જોઈશું આ વર્તુળ છે તેથી ચાલો એક ઢોળાવવાળો વિભાગ જોઈએ ફરીથી રાઈટ સરક્યુલર શંકુ માટે આપણે બીજો કટ વિભાગ લઈએ છીએ આ મધ્યરેખા છે આ ત્રિજ્યા છે ચાલો આને આ કહીએ આપણા પરંપરાગત ડ્રોઈંગ માં છે આપણે તેને તે ઓબ્જેક્ટ ની બહાર બતાવીશું ચાલો આપણે H કહીશું અને આ ત્રિજ્યા અથવા વ્યાસ આપણે કેટલીક ત્રિજ્યા બતાવી શકીએ છીએ હવે જો આપણે આલ્ફા ખૂણો બનાવતા ઢોળાવવાળો વિભાગ લઈ રહ્યા છીએ તો આ ઉપરનો ભાગ કાપો તેને દૂર કરો અને આ ભાગને જુઓ તેથી આ નીચેનો ભાગ ઉપરના દૃશ્યમાં વર્તુળ જેવો દેખાય છે તેથી આ વર્તુળ આ રેખાઓ થી બંધાયેલ હશે અને આ બિંદુ ત્યાં બંધબેસે છે અને આ બિંદુ ત્યાં મેળ ખાય છે આ ઉપરની બાજુએ છે આ નીચેની બાજુએ છે તેથી જો આપણે તે વર્તુળ તરફ જોઈએ છીએ તો આપણે તે રીતે કંઈક જોશું આ એક વિસ્તૃત વર્તુળ છે જેને આપણે સામાન્ય રીતે લંબગોળ કહીએ છીએ જેમાં મુખ્ય અક્ષ મેજર અક્ષ major axis અને લઘુ અક્ષ માઇનોર અક્ષ minor axis હોય છે તેથી કોઈપણ ઢોળાવવાળો વિભાગ પરંતુ તે બંને બાજુએ કાપવા માટે ચાલો આપણે A બિંદુ B બિંદુ કહીએ આ શંકુની બંને બાજુએ એક વખત ત્રાસો કાપીએ તેથી આ ત્રાસમાંથી એક છે અન્ય એક છે સમગ્ર પરિઘ ની આસપાસ આપણી પાસે એક ત્રાસો કાપો છે તેથી ત્રાસા કાપો ની બંને બાજુ એ જો તે અહીં અને અહીં છેદે છે પછી ઊપરનો ભાગ જો આપણે તેને દૂર કરવા જઈ રહ્યા છીએ તો બાકીનો ભાગ આપણ ને લંબગોળ જેવો દેખાશે તો ચાલો આપણે તે જ રાઈટ સરક્યુલર શંકુ માટે અન્ય ઢોળાવવાળા વિભાગને જોઈએ હવે આ કિસ્સામાં આમાંના એક ની સમાંતર આ ત્રાસી ધાર છે આ ત્રાસી ધાર ને સમાંતર જો આપણે કટ વિભાગ બનાવી રહ્યા હોય તેથી આપણે તેને સમાંતર ખસેડવું પડશે અને સંભવત કટ વિભાગ બનાવવો પડશે તેથી આ રેખા આ રેખા જો તે સમાંતર હોય તો તે વર્તુળના આ એક ભાગ ને એક પેરાબોલા તરીકે આપણે જોઈશું તેથી અમે આ દૂર કરી રહ્યા છીએ તેથી આ ભાગ સુધી આપણે તેને પેરાબોલા તરીકે જોશું આ રીતે આપણે પેરાબોલા બનાવીએ છીએ તેથી જો આપણી યામ પધ્ધતિ ઢોળાવવાળી સપાટી x અક્ષ એ y અક્ષ ને લંબ હોય તો આ x અક્ષ y અક્ષને બદલાવો તો પછી આપણે એ રીતે પરોબલા જેવું કંઈક જોશું x અક્ષ y અક્ષ તે બીજા ક્યાં રૂપમાં વ્યક્ત કરીએ છીએ તેના પર નિર્ભર કરે છે જો આપણે તેની આસપાસ કેન્દ્રિત કરીએ છીએ જો આ યામ અક્ષ ની ઉત્પત્તિ છે તો પછી અમારું પેરાબોલા આ બિંદુ થી પસાર થાય છે જો મૂળ ક્યાંક નિર્ધારિત કરેલ છે તો પછી આપણે તે રીતે પેરાબોલા જોઈશું આપણે જે યાદ રાખવું જોઈએ તે પ્રથમ મુદ્દો છે ત્રાસી ધાર માંથી જો આપણે સમાંતર દિશામાં જઈએ કટ વિભાગ બનાવીએ કાપીએ તો x અને y યામ ના અક્ષ પરના ઉપરના ભાગને આપણે પેરાબોલા તરીકે જોઈશું જો આપણે અન્ય ઢોળાવવાળા વિભાગને પસંદ કરી રહ્યા છીએ તો આપણે કંઈક અતિશય વક્રોક્ત કર્વ જોશું તેથી કાપવાના ખૂણો અને સ્થાનના આધારે અમને વિવિધ શંકુ કર્વ મળે છે તે એક કારણ છે જેને આપણે શંકુથી કર્વ કહીએ છીએ આ રચના કરે છે તેથી અમે તેમને કોનિક કર્વ શંકુ કર્વ તરીકે કહીએ છીએ વિભાગો પર તેને કાપીને શંકુ માંથી ઉત્પન્ન થાય છે તેથી આવા પ્રકારના વિભાગોને શંકુ વિભાગો કહેવામાં આવે છે અને આ એન્જિનિયરિંગ ઊપયોગમાં ખૂબ શક્તિશાળી કર્વ છે ઉદાહરણ તરીકે ચાલો કોઈ પણ મશીન ગિઅર અથવા યાંત્રિક ગિયર્સ મિકેનિકલ ગિયર્સ mechanical gears જોઈએ ઓટોમોબાઇલ્સ માં કદાચ સાઇકલ માટે મોટર વાહનો ગરગડી શાફ્ટ જેવી વસ્તુઓ પણ વર્તુળ સામાન્ય વિશેષતા છે તેથી વર્તુળ આપણે તેને રાઈટ સરક્યુલર શંકુ ને આડા કાપીને મેળવીશું પ્લેનેટરી ગીઅર્સ અને ઑફ કેન્દ્રિત પ્રકારની પ્રસારણ પ્રકારની સિસ્ટમ માટે લંબગોળ તદ્દન સામાન્ય છે તેથી ચાલો આપણે તે પ્લેનેટરી ગીઅર્સ જોઈએ તેથી અહીં જો આ વર્તુળ ગિયર દ્વારા ડ્રાઇવિંગ ગતિ મેળવવામાં આવે છે જો તે કેન્દ્રિત છે અમે આ શક્તિને આ ગિયર અને તે ગિઅરમાં સ્થાનાંતરિત કરી શકવાની સ્થિતિમાં હોઈશું અને છેવટે આ પ્લેનેટરી ગીઅર્સ પ્રકારની વ્યવસ્થા દ્વારા પણ તેથી આ પ્લેનેટરી ગીઅર્સ કેટલીકવાર અહીં આવે છે કેટલીકવાર નાના નાના અક્ષો માંથી પસાર થાય છે અને શક્તિ ને જરૂરી સ્થળોએ સ્થાનાંતરિત કરે છે આ રીતે આ વર્તુળ લંબગોળ પ્રકારના ગિયર્સ થી અમને પાવર ટ્રાન્સમિશન મળે છે અને કંઈપણ ડિઝાઇન કરવું અથવા કદાચ તેને ઉત્પાદન માટે મોકલવું તે ગિયર્સ ની અંદર લંબગોળ દોરવુ એ સૌથી અગત્યની બાબત છે તે હેતુ માટે આપણે આ વિશે શીખીશું કે લંબગોળ અથવા વર્તુળ કેવી રીતે બનાવવું ગાણિતિક રૂપે પણ આપણે તેને x ચોરસ દ્વારા વત્તા y ચોરસ દ્વારા b વર્ગ દ્વારા સતત સંખ્યા અથવા 1 સાથે રજૂ કરી શકીએ તે રીતે ભૌમિતિક રૂપે આપણે નિર્માણ કરી શકીએ છીએ પરંતુ જ્યારે મશીનિંગ અને અન્ય વસ્તુઓ થઈ રહી છે ત્યારે યાંત્રિક સાધનો એ આ લંબગોળ ને ધાતુ પર બનાવવો પડશે તેથી ત્યાં આપણે તરત જ આ પેન કાગળ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરતા નથી યાંત્રિક ગોઠવણી એવી રીતે હોવી જોઈએ કે છેવટે તે લંબગોળ બનાવે છે ઉદાહરણ તરીકે જો અમે તમારું મિનિ ડ્રાફ્ટર લઈએ છીએ તો મિનિ ડ્રાફ્ટરનો એક ભાગ એક બાજુ પર ઠીક કરવામાં આવે છે અને એકવાર તમે આ સ્કેલને નિર્ધારિત કરો છો તમે જ્યાં પણ આ યાંત્રિક ડ્રાફ્ટરને ખસેડો છો તે હંમેશાં ઉભી અને આડી રેખા ઓ બનાવે છે તેથી તે હેતુ માટે અમે આ પ્રકારની ઊભી આડી રેખાઓ બનાવવા માટે ફોર બાર પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છીએ તેથી તમારું યાંત્રિક ડિવાઇસ જોકે અમે નિર્માણિત આડી ઊભી રેખાઓ દોરતા નથી પરંતુ બાર જોડાણો એવી રીતે આગળ વધે છે કે તે હંમેશા આડી ઊભી રેખા ઓ બનાવે છે એ જ રીતે જ્યારે તમે આ ટૂલ્સ ને મશીનિંગ કરી રહ્યા હો જો કોઈને આ પ્રકારના લંબગોળ ની જરૂર હોય છે તો આ લંબગોળ અને વર્તુળો નું નિર્માણ કરવા માટે એક પ્રમાણભૂત પ્રોટોકોલ હોવા જોઈએ અને તે આ વસ્તુ છે જે આપણે આ શંકુ વિભાગ થી શીખીશું ઉપયોગની વિવિધતા ઉદાહરણ તરીકે બિલ્ડિંગ ડોમ્સ જેવા અહીં એક ચિત્ર છે એક બાંધકામ છે જેની ટોચ પર તે વર્તુળ હોઈ શકે છે તે લંબગોળ પ્રકારનો કર્વ હોઈ શકે છે તેથી જો આપણે સપાટીની બાહ્ય તરફ જોઈએ છીએ તો તે લંબગોળ બનાવે છે તે લંબગોળ કેમ છે કારણ કે અહીં મુખ્ય અક્ષ મેજર અક્ષ major axis અને લઘુ અક્ષ માઇનોર અક્ષ minor axis વિવિધ લંબાઈના છે તે જ કારણ છે કે તે લંબગોળ બનાવે છે દંત ચિકિત્સક માટે જો તે આ દાંત કૃત્રિમ રીતે સ્થાપવો છે અને તેથી વધુ માટે છે સૌ પ્રથમ તેણે ખરેખર આ દાંત નું સ્થાન દાંતનું સ્થાન ત્યાં હોવાનું નિર્ધારિત કરેલ હતું અને આ દાંતની ગોઠવણી કરવી પડે તે માટે તે ખરેખર ડિઝાઇન કરવાની છે તે હેતુ માટે સામાન્ય રીતે આપણું માનવ મુખ તે વિવિધ મુખ્ય અક્ષ લઘુ અક્ષ ના લંબગોળ સ્વરૂપમાં હોય છે તેથી લંબગોળ માટે તેથી અહીં લંબગોળ આ ડેશે રેખા દ્વારા બતાવવામાં આવ્યું છે મુખ્ય અક્ષ એ સૌથી લાંબી છે અને લઘુ અક્ષ સૌથી ટૂંકી છે તે મુખ્ય અક્ષ થી સામાન્ય સ્થાને જુદા જુદા સ્થળોએ દાંત ગોઠવાશે તેથી દંત ચિકિત્સકે સૌ પ્રથમ સોફ્ટવેર અથવા ભૌમિતિક રચના નો ઉપયોગ કરવો પડશે દાંત શું કેવા હોવા જોઈએ અને જ્યાં તે બરાબર કઈ જગ્યાએ નિર્ધારિત હોવા જોઈએ તે શોધો તેથી તે હેતુ માટે સૌ પ્રથમ કોઈએ લંબગોળ બનાવવો પડશે આ આદર્શ કિસ્સો છે એ જ રીતે કેમ્સ સીસીટીવી કેમ્સ જાસૂસી માટે ના કેમ્સ સર્વેલન્સ માં પ્રકાશ કિરણો પ્રતિબિંબિત કિરણો તે પદાર્થમાંથી આવે છે આખરે તેને એક અથવા બે બિંદુ એ કેન્દ્રિત કર્યા છે તેથી આ બધા પ્રકાશ કિરણો સપાટી પર આવે છે આંતરિક પરાવર્તન થાય છે આખરે તેઓ આ રેખા પરના એક અથવા બે બિંદુ ઓ પર કેન્દ્રિત થશે જો આપણે આ જોઈએ છે તો કદાચ આ કર્વ લંબગોળ બનાવે છે તેથી તેમાં હંમેશાં બે કેન્દ્રો હોય છે F અને F પ્રાઈમ તેથી આ બધા કિરણો આંતરિક રૂપે પરાવર્તન થાય છે આખરે આ બિંદુ ઓ પર એકત્રીત થાય છે અથવા જો અમારી પાસે બે સ્થળોએ પ્રકાશ સ્રોત છે તો તે રેડિયલ દિશાઓમાંથી બહાર આવશે પરંતુ આ બધી બાબતોનું આંતરિક રૂપે પરાવર્તન થાય છે અંતે બે બિંદુ F અને F પ્રાઇમ પર કેન્દ્રિત થાય છે સર્વેલન્સ માટે કેમેરામાં પણ અમને આ લંબગોળ પ્રકારના વિભાગોની જરૂર છે ચાલો પ્રથમ સિગ્નલ પ્રોસેસિંગ જોઈએ સિગ્નલ પ્રોસેસિંગ માટે ક્યાં તો આ ઉપગ્રહો મા મોકલવામાં આવે છે અથવા બહારની દુનિયાના તરંગોથી સતત આવતા હોય છે તેઓ સમાંતર બીમ હોઈ શકે છે જે આ પેરાબોલિક પ્રકારની ડીશ એન્ટેના અરીસામાં આપાત થાય છે છેવટે રિફ્લક્સ માં જાય છે અને એક બિંદુ પર આવે છે જે સિગ્નલને મજબૂત બનાવે છે ત્યાંથી તમે તેને એકત્રિત કરો છો ડેટા વિશ્લેષણ અથવા ટીવી માટે તેને પસાર કરો છો તેથી ઉદાહરણ તરીકે ચાલો આપણે આ સંદેશાવ્યવહાર માટે અમારા લાક્ષણિક ડીશ એન્ટેના જોઈએ આ સમગ્ર બિંદુ ઓ એક તબક્કે કેન્દ્રિત કરવામાં આવશે તેથી ઉપગ્રહો થી આવતા સમાંતર બીમ તેઓ વિવિધ સ્થળોએ આ પેરાબોલિક મિરર રીફ્લક્સ ને સ્પર્શ કરશે ત્યાંથી અંતે એક બિંદુ ફોકલ ફોકસ અથવા ફોકસ બિંદુમાં કેન્દ્રિત કન્વર્ઝ્ડ converged થાય છે અને આ બિંદુ જેને આપણે પેરાબોલા માટે વોર્ટેક્સ કહીએ છીએ અને આ કેન્દ્રિત કન્વર્ઝ્ડ converged થઈ જાય તે પછી એમ્પ્લીફાયર્સ મોડ્યુલેટ થાય છે અને અંતે તેને સિગ્નલ પ્રોસેસિંગ માટે મોકલાય છે તેથી પેરાબોલા મુખ્યત્વે આ પ્રકારના સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન માટે ઉપયોગી છે એ જ રીતે જો તે સસ્પેન્શન બ્રિજ છે તો અહીં આ તે નદી છે જે પ્રવાહની દિશામાં વહી રહી છે અને તેની ઉપર એક પુલ છે સામાન્ય રીતે સસ્પેન્શન બ્રિજ કેબલનો ભાર વહેંચવો પડે છે તેથી ત્યાં માસ અથવા થાંભલા હશે અને ત્યાં એક કેન્ટિલિવર પ્રકારનો સસ્પેન્શન બ્રિજ હશે અને આ દોરડા ઓ દ્વારા જોડવામાં આવશે આ વાયર પર આખું વજન સ્થગિત કરવામાં આવશે અને સામાન્ય રીતે આ વાયર એ પેરાબોલિક પ્રકારના હશે તેથી પુલના નિર્માણ માટે પણ આ પેરાબોલિક કર્વ દોરવા અને તે નક્કી કરવું કે આ દોરડાની લંબાઈ એક બિંદુથી બીજા સ્થાને કેવી હોવી જોઈએ જ્યાં સુધી અમે પેરાબોલા નહીં બનાવીએ ત્યાં સુધી આપણે લોડ વિતરણ માટે તેની કેટલી લંબાઈ માનવામાં આવે છે તે જાણવાની સ્થિતિમાં હોઈશું નહીં એ જ રીતે આર્કિટેક્ચરમાં પણ આ પેરાબોલા અપીલમાં સરસ સૌંદર્યલક્ષી પાસુ આપે છે તેથી અહીં આ ગુંબજો માટે આપણે તે પ્રકારના પેરાબોલિક બાંધકામો જોઈએ છીએ આ પેરાબોલા ક્યારેક ઊભી દિશામાં પણ ઢોળાવ નો ખૂણો ધરાવે છે તે y બરાબર x ચોરસ પ્રકારના પેરાબોલા ને સમાન નથી અથવા x બરાબર y ચોરસ પ્રકારના પેરાબોલા સમાન ન હોઈ શકે પરંતુ ઓફ સેન્ટ્રેટેડ અને નમેલા પ્રકારના પેરાબોલા સાથે પણ અમે આ બાજુ આવશુ એ જ રીતે એનર્જા હાર્વેસ્ટિંગ માટે આ દિવસોમાં ગ્રીન એનર્જી ને લોકો લક્ષ્યમાં રાખે છે તે હેતુ માટે આપણે આ સૌર ઊર્જા એકત્રિત કરવી પડશે પેનલ્સ ને ગરમ કરવી પડશે અથવા સોલિડ સ્ટેટ પ્રકારના ઉપકરણો દ્વારા કેન્દ્રિત કન્વર્ઝ્ડ converged કરવી પડશે આ બધી ફોટો ફોટોનિક ઊર્જા રૂપાંતરીત થશે અને આખરે આગળ પસાર થશે અથવા કદાચ સોલર હીટિંગ એપ્લિકેશન માટે તમે આ સૌર બીમ એકત્રિત કરો છો એક બિંદુ પર કેન્દ્રિત કરો જ્યાંથી પાણી પસાર થશે જેથી તાપમાનમાં વધારો કરવામાં આવશે અને આખરે સોલર વોટર હીટિંગ નો ઉપયોગ કરવામાં આવશે તે હેતુ માટે લોકો પેરાબોલિક પ્રકારના અરીસા ઓનો ઉપયોગ કરે છે એ જ રીતે નિર્દિષ્ટ કરેલ એપ્લિકેશન ને બનાવવા માટે ઉદાહરણ તરીકે એક હેલિકોપ્ટર છે જે બોમ્બ ફેકે છે તે સામાન્ય રીતે પેરાબોલિક ફોર્મેટમાં જાય છે તેના પર બોમ્બ ફેકાઈ શકે છે અથવા પૂર ના વિસ્તારો માં ખોરાકના ઉત્પાદનોની સપ્લાય કરવામાં આવતી આપત્તિઓમાં હોઈ શકે છે સમાન વેગ સાથે જો આ હેલિકોપ્ટર આગળ વધી રહ્યું હોય જો તે પેકેટ ફેકે છે તો તે પેરાબોલિક ફોર્મેટમાં આવે છે અને છેવટે આ મૂળ છે હાયપરબોલા ની વિશેષ એપ્લિકેશન કુલિંગ ટાવર્સ અને ડ્રાફ્ટ ટાવર્સ માટે છે અહીં થર્મલ પ્લાન્ટ ની નજીક આ સ્ટીમ જે કંઇ પણ ટર્બાઇન બ્લેડ ચલાવે છે તેને ફરીથી કન્ડેન્સ કરવું પડશે તે વરાળને ઘટાડવા અથવા તેને ઠંડુ કરવા અમારી પાસે ચિલિંગ ટાવર્સ અને ચિલિંગ તળાવ હશે અને આ હાયપરબોલિક પ્રકારના ટાવર્સ માંથી ગરમ પાણી છોડવામાં આવશે ગરમ પાણી બધી રીતે નીચે આવે છે અને શીતક અથવા હવા બધી રીતે ઉપર જાય છે તેથી ડ્રાફ્ટ ટ્યુબ બનાવવામાં આવશે તે હેતુ માટે સામાન્ય રીતે હાયપરબોલા ખૂબ ઉપયોગી છે તેથી આ એક પ્રકારનો કૂલિંગ ટાવર છે જેનો ઉપયોગ થર્મલ પ્લાન્ટ્સ માટે થાય છે અને બાહ્ય કર્વ હાયપરબોલા ના ભાગને રજૂ કરે છે તેથી આ હાયપરબોલા પણ છે આ એક હાયપરબોલા પણ છે મધ્યમ રેખા સામાન્ય રીતે આપણે આ ડાયરેક્ટિક્સ રેખા ઓ કહીએ છીએ જે આપણે પછીથી શીખીશું તે જ રીતે ટેલીસ્કોપીક એપ્લિકેશનો અને યોજના વિશેની સમજ માટે પેરાબોલિક મિરર્સનું સંયોજન છે અને હાયપરબોલિક મિરર્સનો ઉપયોગ પણ કરવામાં આવશે આ એક ટેલિસ્કોપ છે એક બાજુ તમારી પાસે એક પેરાબોલા હશે તેથી આ બધા કિરણો ગરમ થાય છે કે એક બિંદુ પર કેન્દ્રિત કરો અને તે બિંદુથી અતિસંવેદનશીલ અરીસાનો ઉપયોગ કરવામાં આવશે ફરીથી તે બીજા કેટલાક બિંદુ પર કેન્દ્રિત કરવામાં આવશે જેથી તે વિસ્તૃત અથવા વિસ્તૃત છબી પ્રાપ્ત થાય તે સ્થિતિમાં હશે તેથી કેટલીકવાર તેઓ આ પેરાબોલા હાઈપરબોલા ના સંયોજનોનો ઉપયોગ પણ કરે છે ચીપ્સ જેવા ઉત્પાદનો ના ઉત્પાદનો માટે પણ ખાસ કરીને બ્રાન્ડ નામ જેને આપણે પ્રિંગલ્સ કહીએ છીએ તે કર્વ નો આકાર સામાન્ય રીતે હાયપરબોલિક હોય છે જો આપણે ગાણિતિક સ્તરે સારાંશ આપી રહ્યા છીએ વર્તુળમાં કાર્યાત્મક સ્વરૂપ હોય છે જ્યાં બરાબર કેન્દ્ર સ્થિત છે તેના આધારે જો તે h અને k સ્થાન પર સ્થિત હોય ઉદાહરણ તરીકે આ યામ અક્ષ છે ક્યાંક x અને h યામ જો કોઈને વર્તુળ દોરવાનું હોય તો તે રચાય છે જો તે એક પેરાબોલા છે જો તે ઊભી દિશામાં છે તો સંતોષે છે તેથી જો તે આ મૂળ માંથી પસાર થાય છે તો તે સમીકરણ છે કેટલીકવાર ત્યાં પેરાબોલા હોય છે જે કહેવાય છે ત્રીજું એક લંબગોળ ગાણિતિક વ્યાખ્યા છે ચોથું એક હાઈપરબોલા છે જે સંતોષે છે આપણે આ હાયપરબોલા આહ લંબગોળ હાઈપરબોલા ની વિશિષ્ટ રચના જોઈશું હાયપરબોલા હંમેશાં બે ડિરેક્ટરીઓ ધરાવતા હોય છે તેથી આપણે જોઈશું ડાયરેક્ટ્રીક્સ ના કેન્દ્રીય બિંદુ અને આગળના વર્ગમાં તે કર્વ ના કોઈપણ બિંદુથી આ કેન્દ્રીય બિંદુ થી અંતર વચ્ચેના સંબંધને સમજીશું ખુબ ખુબ આભાર